આ NPTEL લેક્ચરમાં આપનું સ્વાગત છે આજે આપણે જોશું કે જો આપણી પાસે મેગ્નેટિકMagnetic ચુંબકીય કરંટcurrentપ્રવાહ ડેન્સિટીDensity ઘનતા M હોય તો પછી તેમાંથી વેક્ટરVectorપરિમાણ અને દિશા ધરાવતી રાષી પોટેન્શિઅલPotentialક્ષમતા કે શક્તિ કેવી રીતે શોધવું અને ત્યાર બાદ આપણે શોધીશું કે તે વેક્ટર પોટેન્શિઅલની મદદથી વેવwaveતરંગ સમીકરણને કેવી રીતે હલ કરી શકાય અને તે પછી આપણે જનરલgeneralસામાન્ય કેસના નિરાકરણ પર જઈશું તો આપણે છેલ્લા લેક્ચરમાં ચુંબકીય પ્રવાહનો ખ્યાલ રજૂ કરેલ તો આજે હું મેક્સવેલનું સમીકરણ ફરીથી લખવા જઇ રહ્યો છું જયારે J અને M હાજર હોયએનો અર્થ એ કેતો ઇલેક્ટ્રિકelectricવીજળી સંચાલિત પ્રવાહ અને ચુંબકીય પ્રવાહ હાજર હોવાથી હું તેમને ધ્યાનમાં રાખી મેક્સવેલનું સમીકરણ લખી શકું છું તેથી હું લખી શકું છું E j ω H M ડેલ ક્રોસ E એ માઈનસ J ઓમેગા મ્યુ H માંથી M બાદ કરવા બરાબર છે પછી M j ω ϵ Ej ડેલ ક્રોસ H એ J ઓમેગા એપ્સીલોન E વત્તા J બરાબર છે ∇∙De ડેલ ડોટ D એ e બરોબર છે અને ∇∙Bm ડેલ ડોટ B એ m બરાબર છે તો આ છે મેક્સવેલનું જનરલીઝડ generalized સામાન્યકૃત સમીકરણ જ્યાં ટાઇમ time સમય હાર્મોનિક Harmonic સુમેળ વાળું કેસ એટલે કે J અને M બંને સમયને સુસંગત પ્રવાહ છે તો આપણે જ્યારે M 0 એટલે M એ 0 ની બરાબર હોય તે કેસ પહેલાથી જ જોયો છે તેનો અર્થ ફક્ત J હાજર હોય આપણે તેને ફરીથી નહીં કરીએ પરંતુ જ્યારે આપણી પાસે જે J 0 છે તે કેસ માટે M 0 નથી તો હું આ સમીકરણ ફરીથી લખી શકું છું જે હું હવે હલ કરીશ તેથી ∇×E J ω μ ડેલ ક્રોસ Eમાઈનસ j ઓમેગા મ્યુ ની સમાન છે પરંતુ અહીં ખરેખર આ ઉકેલો વેક્ટર પોટેન્શિઅલ F ને ધ્યાન માં રાખીને હશે ઇલેક્ટ્રિક પ્રવાહના કિસ્સામાં A ચુંબકીય વેક્ટર પોટેન્શિઅલ દાખલ કરેલ છે M ના કિસ્સામાં ઇલેક્ટ્રિક વેક્ટર પોટેન્શિઅલ F દાખલ થશે તે જ કારણે હું આમ કહું છું પરંતુ આ હું આ કેસ માટે વિચારૂ છું જ્યાં M હાજર છે J ગેરહાજર છે તેથી હું ફિલ્ડ ક્વાન્ટીટીસfield quantitiesક્ષેત્રની માત્રા માં એક સબસ્ક્રીપ્ટSubscriptલાઈન ની નીચે લખાતો શબ્દ f મૂકીશ તો EFમાં આ F સબસ્ક્રિપ્ટનો અર્થ એ છે કે હું ખરેખર પોટેન્શિઅલ ફંકશન F દાખલ કરીશ ઇલેક્ટ્રિક વેક્ટર પોટેન્શિઅલ હું તે વ્યાખ્યાયિત કરીશ તો તેથી જ હું આ M લખી રહ્યો છું અને હું ડેલ ક્રોસ HF લખી શકું છું જે J ઓમેગા એપ્સીલોન EF વત્તા કંઈ નહીં કારણ કે J 0 છે અને ડેલ ડોટ D 0 બનશે અથવા હું પ્રથમ e લખુ તો હું સાબિત કરી શકું કે B ચોક્કસપણે m છે હવે હું Mની ક્વાલીફિકેશનQualificationલાયકાતો આપી શકું છું કે M એ સમયનો હાર્મોનિક મેગ્નેટિક પ્રવાહ છે સમય હાર્મોનિક મેગ્નેટિક પ્રવાહ પણ આખુ ક્ષેત્ર હર્મોનીઅસ Harmonious સજાતીય ક્ષેત્ર છે તો હવે રહ્યું કન્ટીન્યુટીContinuityસાતત્ય સમીકરણ તેથી હું પહેલા સાતત્ય સમીકરણની શરૂઆત કરું છું તેથી હું જે લખું કે ∇×J Jωe ડેલ ક્રોસ J એ માઇનસ J ઓમેગા e છે હવે J 0 છે તેથીJ 0 છે જે આ સૂચવે છે કેe 0 છે તેથી જો e 0 છે તો પછી હું આ સમીકરણને સુધારી શકું છું કે આ વસ્તુ 0 થાય છે અને D જે હવે 0 થાય છે તેથી હું કહી શકું છું કે ∙ϵ EF ડેલ ડોટ એપ્સાઈલોન EFપણ 0 થાય છે તેથી ઇલેક્ટ્રિક ફીલ્ડમાં તમે જોશો કે ચુંબકીય પ્રવાહને લીધે ઇલેક્ટ્રિક ક્ષેત્રનું ડાઈવરજન્સ Divergenceવિક્ષેપ 0 થાય છે તેથી ચોક્કસપણે હવે હું EF 1 ∇F EF ને માઈનસ ડેલ ક્રોસ F ને Epsilon વડે ભાગવું તરીકે વ્યક્ત કરી શકું છું તો હું વેક્ટર પોટેન્શિઅલને રજૂ કરું છું તો આ ઇલેક્ટ્રિક વેક્ટર પોટેન્શિઅલ છે F એ ઇલેક્ટ્રિક વેક્ટર પોટેન્શિઅલ છે કારણ કે ઇલેક્ટ્રિક ફીલ્ડ આ વેક્ટર ફંકશન દ્વારા વ્યાખ્યાયિત થઈ રહી છે તેથી હવે હું આ EF ને મેક્સવેલના સેકંડ કર્લCurlસર્પાકાર કે ગોળાકાર કરવું કે થવું સમીકરણમાં સબ્સટીટ્યુટSubstituteબદલવાની પ્રક્રિયા કરી શકું છું મારી પાસે હવે F ને ધ્યાન માં રાખી ને EF માટે અભિવ્યક્તિ છે તેથી આ મારું સેકંડ કર્લ સમીકરણ છે તેથી અહીં હું મૂકી શકું છું અને તે મને ∇×HFj ωϵ EF ડેલ ક્રોસ HF એ j ઓમેગા એપ્સીલોન EF બરાબર છે હવે તેથી આ EF નું મૂલ્ય હું j ωϵ લખી શકું છું પછી માઈનસ ડેલ ક્રોસ F ભાગ્યા એપ્સીલોન અને હું લખી શકું છું કે ×HFjωF ડેલ ક્રોસ કોંસ માં HF પ્લસ જે ઓમેગા F જે 0 થાય છે તેથી હું HF Jω F HF વત્તા j ઓમેગા F લખી શકું છું કારણ કે આનું કર્લ 0 છે હું કહી શકું છું કે આનો ઢાળ એક સ્કેલેર ફંક્શન Vm છે હવે તમે અહીં જોશો તેમ આ ઓછા ની નીશાની હું ડેલીબ્રેટલીdeliberately ઇરાદાપૂર્વક પસંદ કરી રહ્યો છું કારણ કે ખરેખર મારા કર્લ સમીકરણમાં તમે જોશો કે M નેગેટીવ છે તેથી તેની સાથે એડજસ્ટAdjustસુસંગત કરવા માટે આપણે આ બંનેને લઈ રહ્યા છીએ ઇલેક્ટ્રિક વેક્ટર પોટેન્શિઅલ અને આ ચુંબકીય સ્કેલર પોટેન્શિઅલ આપણે વ્યાખ્યાયિત રીતે નકારાત્મક નિશાની દર્શાવવાની પસંદગી કરી રહ્યા છીએ તો આ એક બીજું વ્યાખ્યાયિત સમીકરણ છેતે અન્ય સ્કેલર ફંક્શન પોટેન્શિઅલ ફંક્શન છે જે હું કહી રહ્યો છું આ મેગ્નેટિક સ્કેલર પોટેન્શિઅલ છે હવે આ સાથે જો હું આ સમીકરણનું કર્લ લઉં તો EF આ સમીકરણની બરાબર છે જો હું curl આ વ્યાખ્યાયિત સમીકરણ પ્રમાણે લઉં તો તેથી પછી મને ∇×EF 1F ડેલ ક્રોસ EF એપસિલોન એ માઈનસ ડેલ ક્રોસ ડેલ ક્રોસ એફ ભાગ્યા એપ્સીલોન ની બરાબર છે અને તે મને 1 માઈનસ ડેલ બાય એપ્સીલોન વેક્ટર ઓળખ આપે છે મેક્સવેલના પ્રથમ કર્લ સમીકરણમાંથી પણ મારી પાસે આ ∇×EF એ ડેલ ક્રોસ EF EF ના curl ની કિંમત છે અહીંયા મારી પાસે બીજુ સમીકરણ છે તેથી હું આ બંનેને સમકક્ષ કરું તે મને 1∇∇F 2F jωμHF Mમાઈનસ ડેલ ડેલ ડોટ F માઈનસ ડેલ સ્ક્વેર F ભાગ્યા એપ્સીલોન એ માઈનસ j ઓમેગા મ્યુ HF માઇનસ M બરાબર છે આપે અથવા અહીંથી હું લખી શકું છું કે 2FjωμεHF∇∇f ϵM ડેલ સ્ક્વેર F પ્લસ j ઓમેગા મ્યુ એપ્સીલોન HF છે એ ડેલ ડેલ f માઈનસ M એપ્સીલોન ની બરાબર છે તેથી હવે HF ની જગ્યાએ મેગ્નેટિક સ્કેલર પોટેન્શિઅલ VM નું વ્યાખ્યાયિત સમીકરણ મૂકીએ હું લખી શકું છું ડેલ સ્ક્વેર એફ વત્તા જે ઓમેગા મ્યુ એપ્સીલોન અહીં હું ચુંબકીય પોટેન્શિઅલની વ્યાખ્યા મૂકી રહ્યો છું તેથી અહીંથી હું લખી શકું છું કે HF નું મૂલ્ય આ બાદબાકી જેટલું હશે તેથી હવે આપણે Fના ડાયવર્જન્સને વ્યાખ્યાયિત કર્યું નથી આપણે પહેલેથી જ કર્લના વિક્ષેપને વ્યાખ્યાયિત કર્યું છે તેથી અમારી પાસે માત્ર 1 મુલ્ય બાકી છે તો તે ગૌસ સ્થિતિ છે હવે આપણે મૂકીએ છીએ કે ∇∙F jωε VM ડેલ ડોટ એફ બરાબર માઈનસ જે ઓમેગા મ્યુ એપ્સીલોન વીએમ જો આપણે તે કરીએ તો પછી આ બે ટર્મ્સ સામસામે રદ થાય છે અને આપણને 2Fk2F Mડેલ સ્ક્વેર એફ વત્તા K સ્ક્વેર એફ ઓછા એપ્સીલોન M મળે છે આ F માં ઇન્હોમોજેનીઅસInhomogeneousઅસામાન વેક્ટર હેલમહોલ્ટ્ઝ સમીકરણ છે તેથી આને હલ કરવું જરૂરી પણ તમે એ જાણો છો કે આપણે પહેલાથી જ આ સમીકરણને હલ કર્યું છે તેથી આપણે આ જ રીતે આને પણ શોધી શકીએ છીએ તેનું સોલ્યુશન અહીં મળેલ છે તો એકવાર હું આ સમીકરણ હલ કરું છું એનો અર્થ એ કેF હવે જાણીતો છે હું સરળતાથી લખી શકું છું કે EF 1 FEF એ માઇનસ ડેલ ક્રોસ F હશે કારણ કે F જાણીતો છે તો HF જાણવા માટે હું મેળવી શકું કે HF jωF VM∇∇Fjωμϵ HF એ માઈનસ જે ઓમેગા એફ માઈનસ ડેલ વીએમ બરાબર માઇનસ જે ઓમેગા એફ વત્તા ડેલ ડેલ ક્રોસ એફ બાય જે ઓમેગા મ્યુ એપ્સીલોન બરાબર છે સામાન્ય રીતે હું આમ કરું છું એનો અર્થ એ કે HF એ j ની રીતે છે EF મેક્સવેલના સમીકરણની સહાયથી તો જાણીજ શકાય છેપણ તમે આના કર્લને લઈ શકો છો અને તે તમને HF આપશે તેમાં લોકો ઉપાયની જટિલતાને આધારે F ને હાથ ધરે છે તેથી અહી F માટેની પોટેન્શિઅલનેસ જાણીતી છે હવે આપણે શું કર્યું તે આપણે યાદ કરીએ આપણે A માટે આ સમીકરણ હલ કર્યું છે હવે J માટેનો ઇલેક્ટ્રિક સ્ત્રોતો આપણે ચુંબકીય વેક્ટર પોટેન્શિઅલનેસનું ઇનહોમોજેનીઅસ સમીકરણ જોયું છે કે વેક્ટર હેલહોલ્ટ્ઝ સમીકરણ છે અને હોમોજેનીઅસને તમે જાણો છો એ હવે આપણે જોયું અને આ સમીકરણ આપણે પહેલાથી જ મેગ્નેટિક વેક્ટર પોટેન્શિઅલની દ્રષ્ટિએ જોયું છે કે જે 2AZK2AZ μJZ ડેલ સ્ક્વેર A પ્લસ K સ્ક્વેર A એ માઈનસ મ્યુ J બરાબરજેવું જ છે આ હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેરેશન ઇનહોમોજેનીયસ વેક્ટર હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ હતું તેવું જ છે આ સમીકરણ આપણે બે વાર હલ કર્યું છે પહેલી વાર કરન્ટ એલિમેન્ટ માટે જયારે મેં તમને કહ્યું હતું જ્યારે આપણે જોયું કે આપણે તેને હલ કર્યું ત્યારે ઇનહોમોજેનીઅસ ભાગ તેનો અર્થ એ કે સીન્ગ્યુલારીટીSingularityએકલતાનો આપણે સાર કાઢીયો હોય તેનો અર્થ કે તેજે સોર્સsource સ્રોત આપણે મેળવ્યો બીજે સમય પણ આપણે લાંબી ડાઇપોલ dipole દ્વીધ્રુવી માટે તેનો હલ કરી દીધેલ છે પરંતુ તે બંને બાબતો પરના તે બંને ઉકેલો આપણે વેક્ટર હેલહોલ્ટ્ઝ સમીકરણને એક સ્કેલેર હેલહોલ્ટ્ઝ સમીકરણમાં સીમ્પ્લીફાય કર્યું છે કારણ કે તે બંને કિસ્સાઓમાં આપણે ફક્ત ઝેડ ડિરેક્ટિવz directive z દીશીય હતા તેથી તે એક પરિમાણીય સ્રોત હતો તેથી જ આપણે વેક્ટર હેલહોલ્ટ્ઝ સમીકરણને હલ કર્યા વિનાજ આગળ વધી ગયા આપણે ખરેખર સ્કેલર હેલહોલ્ટ્ઝ સમીકરણ હલ કર્યું હતું પરંતુ જો પ્રવાહ ત્રણ પરિમાણીય અને આરબીટરી arbitrarilyમનસ્વી હોય તેનો અર્થ Z એ ત્રિ પરિમાણીય છે તેને કેવી રીતે હલ કરવું તે આપણે હવે જોશું તે એક નાનો ભાગ છે તો તેને ફરીથી કરવા માટે આપણે ફક્ત આકૃતિને યાદ કરીશું કે વસ્તુઓ y x z ને કાર્ટેશિયન કોઓર્ડિનેટCoordinates યામમાં હલ કરવા માટે આ આકૃતિ છે તેને યાદ કરશું આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ સીસ્ટમમાં હલ કરીશું કારણ કે આપડી પાસે તેવો સ્રોત છેઅને ચાલો કહીએ કે મારી પાસે આ દિશામાં પ્રવાહ ઘનતા Jz છે જે કો ઓર્ડીનેટ સિસ્ટમના ઓરીજીન પર છે તો Jz માં ફક્ત z ઘટક હોવાના કારણે આપણે સરળતાથી કહી શકીએ કે A એ Z ડિરેક્ટેડ પણ હશે અને તેનું વેક્ટર હેલમહોલ્ટ્ઝ સમીકરણ હશે કે 2 AZK2AZ μJZ ડેલ સ્ક્વેર Az પ્લસ કે સ્ક્વેર Az બરાબર માઈનસ મ્યુ Jz જેટલું છે તેથી આ સમીકરણ એક સ્કેલેર સમીકરણ છે અને આપણે જોયું તે સોલ્યુશન છે તમે જુઓ સમાન પ્રકારનું દીફ્રેન્સીઅલ Differential વિકલન સમીકરણ હંમેશાં સમાન ઉકેલો આપે છે તેથી આપણે જોયું કે AZ4π∭VJZe j krrdv AZ એ મ્યુ ભાગ્યા 4 પાય ગુણ્યા V' લીમીટ વાળા ત્રિવિધ સંકલન માં Jz ગુણ્યા e ની ઘાત માં માઈનસ j kr અખાના છેદ માં r ગુણ્યા dv બરોબર છે જેઓ સ્રોત આના પર અસ્તિત્વમાં છે તો આ આપણે સમાધાન જોયું હવે આપણે કહીએ છીએ કે Z કમ્પોનન્ટને બદલે ધારો કે જેમાં પણ AX ઘટક છે તેનો અર્થ એ કે તેમાં એક Jx છે અને Jy પણ તોએક પછી એક પછી એક આપણે તેને જોઈશું તો ધારો કે મારી પાસે Jx છે તેનો અર્થ છે અને મારી પાસે અહીં એક Jx છે તેથી પછી આપણે સ્કેલર સમીકરણ 2 AXK2AX μJX લખી શકીએ કે ડેલ સ્ક્વેર AX પ્લસ k સ્ક્વેર AX એ માઈનસ મ્યુ Jx બરાબર છે અને તેનું સોલ્યુશન AX4π∭VJXe j krrdv AX એ મ્યુ ભાગ્યા 4 પાઈ પાય ગુણ્યા V' લીમીટ વાળા ત્રિવિધ સંકલન માં Jx ગુણ્યા e ની ઘાત માં માઈનસ j kr અખાના છેદ માં r ગુણ્યા dv દ્વારા મળશે અને જો આપણી પાસે ડાયરેક્ટ કરન્ટ Ay કરંટ ડેન્સિટી Jy છે તો પછી આપણુ સમીકરણ 2 AYK2AY μJY ડેલ સ્ક્વેર Ay પ્લસ k સ્ક્વેર Ay એ માઈનસ મ્યુ Jx બરાબર અને AY4π∭VJYe j krrdv AY એ મ્યુ ભાગ્યા 4 પાઈ પાય ગુણ્યા V' લીમીટ વાળા ત્રિવિધ સંકલન માં Jy ગુણ્યા e ની ઘાત માં માઈનસ j kr અખાના છેદ માં r ગુણ્યા dv જેટલું હશે તેથી જો આ બધા ઘટકો હાજર હોય હું સહેલાઇથી લખી શકું છું કે A4π∭VJ e j krrdv A એ મ્યુ ભાગ્યા 4 પાઈ પાય ગુણ્યા V' લીમીટ વાળા ત્રિવિધ સંકલન માં J ગુણ્યા e ની ઘાત માં માઈનસ j kr અખાના છેદ માં r ગુણ્યા dv જેટલું હશે તેથી આ વેક્ટર હેલમહોલ્ટ્ઝ સમીકરણનો ઉકેલ છે હવે જો સ્રોતને ઓરીજીન પરથી દૂર કરવામાં આવે એ સામાન્ય વસ્તુ નથી સ્રોત સામાન્ય રીતે વિવિધ પોઈન્ટ્સ પર રહેશે તેથી જો સ્રોતને મૂળમાંથી કાઢી નાખવામાં આવે અને તે મુખ્ય કોઓર્ડિનેટ્સ દ્વારા રજૂ કરેલી સ્થિતિ પર મૂકવામાં આવેલ હોયએનો અર્થ છે કે જો મારી પાસે આ રેખાકૃતિ છે અને આ મારી સંકલન સિસ્ટમ xyz છે પરંતુ મારો સ્રોત અહીં ક્યાંક છે અને તેના કો ઓર્ડીનેટ xyz છે આ મારો સ્રોત છે વર્તમાન સ્રોત મારે વર્તમાન સ્રોત કહેવું જોઈએ અને પછી ચાલો આપણે કહીએ કે હું એક બિંદુ P પર અવલોકન કરી રહ્યો છું તેના કો ઓર્ડીનેટ xyz છે તેથી હું લખી શકું છું કે આ મારો r વેક્ટર બને છે આ મારો r વેક્ટર હશે તેથી અવલોકન પોઈન્ટ વેક્ટરનો મારો સ્રોત હો અને R કેપિટલ કહું તો હું કહી શકું કે A xyz4π∭VJxyz e j krrdv Aનું xyz નું ફંક્શન છે જે મ્યુ ભાગ્યા 4 પાઈ ગુણ્યા V' લીમીટ વાળા ત્રિવિધ સંકલન માં Jનું x'y'z' નું ફંક્શન ગુણ્યા e ની ઘાત માં માઈનસ j kr અખાના છેદ માં r ગુણ્યા dv બરોબર છે સમાન રોતે તો હું કહી દઉં કે આ A છે સમાન ફેશનમાં આપણે એમ દર્શાવી શકીએ છીએ કે ઇલેક્ટ્રિક વેક્ટર પોટેન્શિઅલ Fની રીતે આ વેક્ટર હેલમહોલ્ટ્ઝ સમીકરણનું નિરાકરણ F xyz4π∭VMxyz e j krrdv Fxyzએ 4 pi M xyz એ એપ્સીલોન ભાગ્યા 4 પાઈ ગુણ્યા V' લીમીટ વાળા ત્રિવિધ સંકલન માં Mનું x'y'z' નું ફંક્શન ગુણ્યા e ની ઘાત માં માઈનસ j kr અખાના છેદ માં r ગુણ્યા dv ની બરાબર છે હવે જો J અને M રેખીય ઘનતાનું પ્રતિનિધિત્વ કરે છે કારણ કે આ J અને M ને આપણે પ્રવાહ ઘનતા માનીએ છીએ તેઓ ચોરસ મીટર દીઠ એમ્પીયર છે પરંતુ J અને M ને રજૂ કરે છે તો ચાલો હું કહીશ કે J અને M મીટર ક્વાન્ટીટી પ્રતિ રેખીય ઘનતા હશે તે પછી આ વોલ્યુમ ઇંટીગ્રેલ્સ સપાટીના ઇંટીગ્રેલ્સમાં પરિણમશે તો પછી તે સમયે A 4π∬sJSxyz e j krrds A નું મુલ્ય એ મ્યુ ભાગ્યા 4 પાઈ ગુણ્યા S' લીમીટ વાળા દ્વિવિધ સંકલન માં JSનું x'y'z' નું ફંક્શન ગુણ્યા e ની ઘાત માં માઈનસ j kr અખાના છેદ માં r ગુણ્યા ds ની બરાબર અને F4π∬sMSxyz e j krrds Fનું મુલ્ય એ એપ્સીલોન ભાગ્યા 4 પાઈ ગુણ્યા S' લીમીટ વાળા દ્વિવિધ સંકલન માં Msનું x'y'z' નું ફંક્શન ગુણ્યા e ની ઘાત માં માઈનસ j kr અખાના છેદ માં r ગુણ્યા ds ની બરાબર હવે જો આપણી પાસે ઇલેક્ટ્રિક અને ચુંબકીય પ્રવાહો Ie અને Im છે તો ઇન્ટિગ્રેલ્સ લાઇન ઇન્ટિગ્રેલ્સ બની જશે તો A 4πcIexyz e j krrdl A નું મુલ્ય એ મ્યુ ભાગ્યા 4 પાઈ ગુણ્યા c લીમીટ વાળા સંકલન માં Ie નું x' y' z' નું ફંક્શન ગુણ્યા e ની ઘાત માં માઈનસ j kr અખાના છેદ માં r ગુણ્યા dl ની બરાબર અને F4πcImxyz e j krrdl F નું મુલ્ય એ જ રીતે મળશે તેથી આપણે આ પોટેન્શિઅલ અને તેમના ઉકેલો જોયા છે તો હવે આપણે જોઈશું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રોનું રેડિયેશન શું છે જ્યારે J અને M બંને સાથે હાજર હોય તે જોઈ જયારે J હાજર છે અથવા M અલગથી હાજર તે આપણે જોયું છે તેથી જ્યારે J અને M બંને હાજર છે તો જે પ્રક્રિયા મેં નથી માની તેથી પ્રથમ પ્રક્રિયા એ A ફાઇન્ડ કરવાનો છે J ના કારણ નું મેગ્નેટિક વેક્ટર પોટેન્શિઅલ માત્ર તે સમયે આપણે M0 ધારીશું તેથી તમે તે ત્રણ અભિવ્યક્તિઓમાંથી કોઈ એક મેળવશો તો ચાલો હું ધારી લઈઉં છું કે મારી પાસે પ્રવાહ ઘનતા વોલ્યુમ છે તો A 4π∭VJ e j krrdv A બરાબર મ્યુ ભાગ્યા 4 પાઈ ગુણ્યા V' લીમીટ વાળા ત્રિવિધ સંકલન માં J e ની ઘાત માં માઈનસ j kr અખાના છેદ માં r ગુણ્યા dv છે તો પછી ફક્ત Mના કારણે F શોધીએ તો હવે F4π∭VM e j krrdv F બરાબર એપ્સીલોન ભાગ્યા 4 પાઈ ગુણ્યા V' લીમીટ વાળા ત્રિવિધ સંકલન માં M e ની ઘાત માં માઈનસ j kr અખાના છેદ માં r ગુણ્યા dv છે પછી તમારી પાસે છે HA હવે તમે જોશો કે હું HA લખી રહ્યો છું તે ઇલેક્ટ્રિક પ્રવાહ માટે ફક્ત ક્ષેત્ર દર્શાવે છે તેથી HA1A HA એ 1 ના છેદમાં મ્યુ ગુણ્યા ડેલ ક્રોસ A બરાબર થાશે તો તમે જાણો છો કે તમે HA શોધી શકો છો પછી તમે ઇએ EA શકો છો તમે A શોધી શકો છો તેથી તમે પહેલાથી જ aને A ની જેમ જાણો છોEA j ω A jωμϵ EA એ માઈનસ j ઓમેગા A માઈનસ j ભાગ્ય ઓમેગા મ્યુ એપ્સીલોન ડેલ ડેલ ક્રોસ એ બરોબર છે તેજ રીતે રીતે જો આ અભિવ્યક્તિ થોડી વધુ જટિલ હોય તો તમે એકવાર HA નું મુલ્ય મેળવી લ્યો તમે સીધા જ મેક્સવેલના સમીકરણમાંથી શોધી શકો છો જે તમે સમીકરણ મૂકી શકો છો આ એક વૈકલ્પિક વસ્તુ છે એકાંતરે હું પહેલેથી જ ધારૂ છું કે HA અહીંથી જણાય છે તેથી તમે શોધી શકો છોકે ∇×HAJωϵEAડેલ ક્રોસ HA એ J ઓમેગા એપ્સીલોન EA સમાન છે તમને યાદ છે કે આ કિસ્સામાં 0 છે કારણ કે આ હું ઓબ્સર્વેસન Observationનિરીક્ષણ બિંદુ પર કરી રહ્યો છું તેના પર J છે તેથી J ને મેક્સવેલના સમીકરણમાં મુકો તો તમને આ મળે છે તેથી અહીંથી તમે EA મેળવી શકો છો તેથીEAHAJωϵ EA એ ડેલ ક્રોસ HA ભાગ્યા J ઓમેગા એપ્સીલોન બરાબર છે પછી સમાન રીતે Fમાંથી EF શોધી શકાય તેથી EF 1FEF એ માઈનસ 1 ભાગ્યા એપ્સીલોન ડેલ ક્રોસ F બરાબર છે અને HF jωF jωμϵHF એ માઈનસ J ઓમેગા F માઈનસ J બાય ઓમેગા મ્યુ એપ્સીલોન ગુણ્યા ડેલ ડેલ ક્રોસ F બરાબર છે અથવા તમે સમાન રીતે કહી શકો છો તમે મેક્સવેલના સમીકરણ પરથી શોધી શકો છો તમે EF ના કર્લને યાદ કરો તો એમ અહીં 0 ની બરાબર છે અને તમે શોધી શકો છો તો પછી તમે સુપરપોઝિશન સિદ્ધાંત લાગુ કરી શકો કુલ ઇલેક્ટ્રિક ફીલ્ડ રેડિયેટ થશે EA વત્તા EF તો EEAEF jωA jωμϵ∙A 1×F E એ માઈનસ J ઓમેગા A માઈનસ J બાય ઓમેગા મ્યુ એપ્સીલોન ગુણ્યા ડેલ ડેલ ક્રોસ A માઈનસ 1 ભાગ્ય એપ્સીલોન ગુણ્યાડેલ ક્રોસ F બરાબર છે તમારી પાસે વૈકલ્પિક અભિવ્યક્તિ હોઈ શકે છે પરંતુ હું આને આમ રાખું છું કારણ કે જ્યારે આપણે જવાબની નજીક જઈશું ત્યારે આ આપણા માટે સરળ રહેશે આગળનું સ્ટેપ ફાર ફિલ્ડ એપ્રોક્સીમેશનfar Field Approximation દૂરના ક્ષેત્રનો અંદાજ છે તે વધુ સારું પરિણામ આપે છે એટલે કોમ્પ્લેક્શીટીcomplexityજટિલતામાં ઘટાડો તેથી તેથી જ હું વિકલ્પ લખી રહ્યો નથી અને તમને H પણ મળશે તો HHAHFH એ HA વત્તા HF હશે અને H1A jωF jωμϵH એ 1 ભાગ્યા મ્યુ ડેલ ક્રોસ A માઈનસ j ઓમેગા F માઈનસ જે ના છેદ માં ઓમેગા મ્યુ એપ્સીલોન ગુણ્યા ડેલ ડેલ ડોટ F બરાબર લખી શકો છો તેથી આપણ ને રેડીએટેડ ફિલ્ડનો જનરલ ઉકેલ મળ્યો છે અહીંથી હવે પછીનાં લેક્ચરમાં આપણે આગળ વધીશું કારણ કે આપણને નજીકના ક્ષેત્રને જાણવામાં એટલો રસ નથી પરંતુ જો તમે નીઅર ફિલ્ડ Near Fieldનજીકના ક્ષેત્રને જાણવા માંગતા હો તો આ સચોટ ઉપાય તમે અહીંથી મેળવી શોધી શકો છો અને જો તમે ગણતરી કરવા માંગતા હોવ કે નજીકના ક્ષેત્રરીએક્ટીવ Reactiveપ્રતિક્રિયાશીલ ઈમ્પેડંસ Impedanceઅવરોધ વગેરે શું છે તો પછી આ સમીકરણ તમને મદદ કરશે અને પરંતુ ખરેખર આપણે દૂરના ક્ષેત્રને શોધવા માગીએ છીએ તેથી આવતા ક્લાસ માં આપણે દૂરના ક્ષેત્રનો અંદાજ કરીશું અને આપણે આને સરળ બનાવીશું